અસાઈનમેન્ટ 06 પ્રોબ્લેમ 1 4 આ સત્રમાં આપણે નંબર 6 સોલ્વ કરવા જઈ રહ્યા છીએ અને જેમ કે અગાઉ મેં અસાઇનમેન્ટ નંબર 5 ને સોલ્વ કરતી વખતે કહ્યું હતું કે આ અસાઇનમેન્ટ શિક્ષણ સહાયક દ્વારા સોંપવામાં આવશે જે અસાઇનમેન્ટ શોધી રહ્યા છે તેને સોલ્વ કરશે ગ્રેડ કરશે અને તેથી તમને આ પ્રોબ્લેમ વિશે કેવા પ્રકારના વિચારશીલ વિદ્યાર્થીઓ છે તેનો સ્વાદ મળે છે આજની અસાઇનમેન્ટ શૈલેન્દ્ર કુમાર અને અનમોલ ઠાકુર સોલ્વ કરશે તેઓ બંને આઈઆઈટી કાનપુરમાં ભૌતિકશાસ્ત્ર વિભાગના પીએચ વિદ્યાર્થીઓ છે તેથી અહીં શૈલેન્દ્ર કુમાર છે તેથી પ્રથમ પ્રશ્ન લેન્ઝ નિયમ Lenz's law પર આધારિત છે તેથી આ ખરેખર એક સીધું ડિમેન્શનલ એનાલિસિસ છે પરંતુ હું પ્રશ્નો સોલ્વ કરું તે પહેલાં હું તમને ફરી એક વખત ડેમોન્સ્ટ્રેશન વિશે કહેવા માંગુ છું જે તમે એકમ 6 માં 49 ના વ્યાખ્યાનમાં જોઈ શકો છો તો આપણે એસાઇનમેન્ટ 6 માંથી એક પ્રશ્ન સોલ્વ કરીશું આ પ્રશ્નમાં જેમ તમે 49 વ્યાખ્યાનના ડેમોન્સ્ટ્રેશનમાં જોયું છે તેથી કન્ડક્ટિંગ મટીરીયલ ની એક નળી છે અને ચુંબક નીચે આવી રહ્યું છે ફ્લક્સ તેના કારણે ચુંબક બદલાઈ રહ્યું છે અને તેથી નળીમાં એડી પ્રવાહ બનાવવામાં આવી રહ્યા છે તેથી તે એડી પ્રવાહ ખરેખર ચુંબકની ગતિનો વિરોધ કરે છે ત્યાં એક અન્ય બળ છે જે ગુરુત્વાકર્ષણીય પુલ છે જે ચુંબક પર નીચે તરફ કામ કરે છે તેથી આ બંને બળ એકબીજાથી ભળી જાય છે અને કેટલીકવાર પછી ત્યાં ચુંબક પર કોઈ પ્રવેગ નથી તેથી ચુંબક વેગ નો પ્રયાસ કરે છે જેને ટર્મિનલ વેગ કહેવામાં આવે છે ટર્મિનલ વેગ ગુરુત્વાકર્ષણને કારણે ચુંબક સમય પ્રવેગના માસ ને ડ્રેક ગુણાંક દ્વારા વિભાજીત થતાં આપવામાં આવે છે જેVT mgk છે આ ડ્રેક ગુણાંક પણ 0 દ્વારા આપવામાં આવ્યું છે VT mgk kC 0Mb aa4 તમે એસાઇનમેન્ટ વાંચી શકો છો અને ત્યાં તમે આ જોઈ શકો છો kC 0Mb aa4 છે પરંતુ ચાલો આપણે એક નિરપેક્ષ અચળાંક મૂકીએ એ અર્થમાં કે તેનો કોઈ પરિમાણ નથી C નું કોઈ પરિમાણ નથી ચાલો હવે આ સંબંધોને એક અને આ સંબંધને બે કહીએ એક સૂત્રમાંથી તમે kનું પરિમાણ શોધી શકો છો તેથી kmgVT છે જે માસ M છે g નો પરિમાણ LT 2છે તો ખરેખર V વેગનું પરિમાણ LT 1 છે k mgvT MLT 2LT 1 k M1L0T 1 તેથી આપણી પાસે અસરકારક પરિમાણો છે kનું પરિમાણ M1L0T 1 છે બીજા સંબંધમાંથી જે kC 0Mb aa4 છે આ સંબંધમાં હું અહીં વપરાયેલ દરેક જથ્થાના પરિમાણો લખવા જાઉં છું 0 MLT 2I 2 σ I2ML3T 3 M L2I1 b a L a L તેથી 0નું પરિમાણ MLT 2I 2 છે અને σ નું પરિમાણ I2ML3T 3 છે અને ચુંબકીય મોમેન્ટ નું પરિમાણ L2I1 છે અને b a નું પરિમાણ L છે અને a નું પરિમાણ L છે હવે આપણે k નું પરિમાણ લખી શકીએ છીએ k MLT 2I 2I2L2I1ML3T 3LL4છે હવે આપણે સ્પષ્ટ રીતે આ રીતે લખી શકીએ છીએ K નું પરિમાણ હશે તે ખરેખર MT 1છે અમે પ્રથમ સંબંધથી તેની ગણતરી કરી છે MT 1Mα β Lα 3β2γδ 4 T 2α3βI 2α2βγ અને બીજા સંબંધથી અમને જે પરિમાણો મળે છે તે આ જેવા છે Mα β પછી Lα 3β2γδ 4 T માટે આપણે T 2α3β મેળવી રહ્યા છીએ અને I માટે I 2α2βγ મેળવી રહ્યા છીએ હવે આપણે પરિમાણોની તુલના કરી શકીએ M ના પરિમાણો માટે આપણે α β 1 મેળવી રહ્યા છીએ તેને સંબંધ 3 કહે છે α β 1 અને લંબાઈ માટે તમે અહીં જુઓ કે ત્યાં કોઈ L નથી તેથી α 3β2γδ 40 છે α 3β2γδ 40 T ના પરિમાણો આપણને 2α3β 1 મળશે 2α3β 1 અને I માટે 2α2βγ0 મળશે 2α2βγ0 આપણે આ સમીકરણો સોલ્વ કરવાના છે તેથી સમીકરણ ત્રણ માંથી આપણે જોઈએ છીએ કે 1 છે તમે આ સમીકરણ આ સમીકરણ 5 માં મૂકી શકો છો તેથી અહીં આપણને ચાર સમીકરણો મળ્યાં છે હવે આ સમીકરણોને ચાર અજ્ઞાત ચાર સમીકરણો મળ્યાં છે તેથી આપણે આ સમીકરણો સરળતાથી સોલ્વ શકીએ છીએ તેથી હું અહીં સોલ્યુશન લખી રહ્યો છું તો આપણને 2 મળશે આપણે 1 મેળવીશું આપણે 2 અને 1 મેળવીશું આપણે આ જવાબ જેમ કે ઉપયોગ કરીને ચકાસી શકો છો આપણું ત્રીજું સમીકરણ α β 1 છે જો તમે 2 1 મૂકો તમે જોઈ શકો છો કે આ સેટિસ્ફાઇડ છે બીજું સમીકરણ આપણે ને પણ ચકાસી શકીએ છીએ તેથી આપણું સમીકરણ 2α2βγ0છે α2 β1 γ2 δ1 α β 1 2α2βγ0 42γ0 γ2 જો તમે અહીં α2 મૂકશો તો તે 4 થઈ જશે અને જો તમે β1 મૂકશો તો તમને 2 મળશે તેથી તમને γ2 મળે છે એ જ રીતે તમે તેને માટે ચકાસી શકો છો બીજી સમસ્યામાં ક્ષેત્ર નોન કન્ઝર્વેટિવનેસ બતાવવામાં આવી છે તો આ આકૃતિ છે અહીં સોલેનોઇડ છે અને તેથી આ સોલેનોઇડને કારણે ખરેખર વિદ્યુતક્ષેત્ર emf ઉત્પન્ન થાય છે અને તે emf તેથી તમે કોઈપણ બિંદુથી પ્રારંભ કરો ચાલો આ બિંદુથી શરૂ કરીએ અને આ બિંદુથી પ્રારંભ કરીને તમે લૂપની ફરતે ખસો તમે આ માર્ગ પર આવશો અને જ્યારે તમે લૂપ પૂર્ણ કરો ત્યારે તમે જોશો કે તમે 20 વોલ્ટ મેળવ્યા છે પરંતુ જો તે કન્ઝર્વેટિવ હોય તો પછી ગેઇન 0 થવો જોઈએ પરંતુ અહીં થોડો ગેઇન છે જે પ્રોબ્લેમમાં આપવામાં આવેલ 20 વોલ્ટેજ છે તેથી આ કન્ઝર્વેટિવ નથી તે વ્યાખ્યાનોમાં પણ દર્શાવવામાં આવ્યું છે તેથી જો આપણે આ અવરોધ ની આજુબાજુ પોટેન્શિયલ ડ્રોપ માપીએ તો આપણે વાંચનનું સમાધાન લાવવા માંગીએ છીએ અને વોલ્ટેજ વાંચન શું હશે અમે આ ત્રણ અવરોધ માં પોટેન્ટિઅલને માપીએ છીએ તેથી અમે આ માટે કિર્ચોફના નિયમ Kirchhoff's law નો ઉપયોગ કરીશું તો ચાલો અહીં એક લૂપ બનાવીએ તેથી ધારો કે આ લૂપમાં આ દિશામાં પ્રવાહ વહે છે જેમાં એક ભાગ અહીં જશે ચાલો આપણે કહીએ કે આ I છે આ I1 અને I2 છે તેથી ચાલો આપણે બે લૂપ ધ્યાનમાં લઈએ આમાં એક લૂપ અને બીજું લૂપ અહીં હવે આપણે આ લૂપ માટે કિર્ચોફનું સમીકરણ Kirchhoff's equation લખી શકીએ છીએ સમીકરણ થશે તે પહેલાં આપણે માની લઈએ કે વોલ્ટમીટર નું આ અવરોધ R છે તો પછી આપણે આ રીતે કિર્ચોફનું સમીકરણ લખી શકીએ છીએ આ અવરોધ ની આજુબાજુનો ડ્રોપ 3I હશે અને આ અવરોધ ની આજુબાજુનો ડ્રોપ RI2 હશે તો આ લૂપમાં 3IRI20 હોવું જોઈએ 3IRI20 તેથી આ 0 છે કારણ કે આ લૂપ આ સર્કિટ ની બહાર છે તેથી ત્યાં કોઈ ફ્લક્સ બદલાતું નથી તો તેથી જ આપણે તેને 0 ની બરાબર મૂકીએ છીએ પછી ચાલો આ લૂપ પર આગળ વધીએ ચાલો તેને લૂપ 2 કહીએ અને ચાલો આ લૂપ માટે સમીકરણ લખીએ આ સમીકરણ 4I1 હશે પછી 1 અવરોધ દ્વારા વહેતો પ્રવાહ I1 છે તેથી તે I1 થશે પછી 2 તરફનો વોલ્ટેજ 2I1 હશે પછી 3 તરફનો વોલ્ટેજ 3I હશે જે કુલ 20 વોલ્ટ છે આ સમીકરણ 4I1I12I13I20 V થશે 4I1I12I13I20 V 7I13I20V હવે આ સમીકરણ 7I13I20V થાય છે હવે આપણે અહીંથી જોઈ શકીએ છીએ કે II1I2 છે II1I2 7I13I1I220V 10I13I220 V તેથી આ સમીકરણ 7I13I1I2 બને છે જે 10I13I220 V છે ચાલો તેને ફરીથી સમીકરણ 1 કહીએ અને લૂપ 1 ના પહેલાનાં સમીકરણથી આ 3IRI20 છે આપણે તેને 3I1I2RI20 લખી શકીએ છીએ જે 3I13RI20 છે 3I1I2RI20 3I13RI20 10I13I220 V ચાલો હું પાછલું સમીકરણ 10I13I220 V અહીં ફરીથી લખીશ તેથી આપણને બે ચલ I1 અને I2 માં બે રેખીય સમીકરણો મળ્યા છે તેથી આપણે આ સમીકરણો સોલ્વ કરી શકીએ છીએ અને તેથી આ સમીકરણને સોલ્વ કરવા ચાલો આપણે તેને 10 દ્વારા અને આને 3 દ્વારા ગુણાકાર કરીએ તેથી આપણે I1 દૂર કરી શકીએ 10×3I13RI20 3×10I13I220 V અને સોલ્વ કરવાથી આપણને I2 મળે છે હું સીધો જવાબ અહીં લખી રહ્યો છું તેથી I2 602110R હશે હવે પોટેન્શિયલ V1RI2 છે તેથી હવે આપણે જોઈ શકીએ છીએ કે V1 60R2110R છે I2 602110R V1RI2 60R2110R ચાલો R દ્વારા વિભાજીત કરીએ આપણને V1 6021R10 મળે છે V1 6021R10 તેથી હવે વોલ્ટમીટર માટે ચાલો વોલ્ટમીટર માટે R ખૂબ મોટો લઈએ છે તેથી તે મર્યાદામાં આપણને V1 6010 6V મળશે આ વસ્તુ 0 પર જાય છે આ 0 પર જાય છે તેથી આપણી પાસે 10 બાકી છે તેથી આપણને 6 વોલ્ટ મળશે R→∞ પર V1 6010 6V હવે સર્કિટમાં V2 માટે ખરેખર હવે V2 20 વોલ્ટ V1 છે જે 6 વોલ્ટ છે તેથી તે 14 વોલ્ટ બને છે V220 614 V તેથી ચાલો હું આ પ્રોબ્લેમને ડેમોન્સ્ટ્રેશન સાથે પ્રગટ કરું જે અમે તમને બતાવ્યા અને ત્યાં અમારી પાસે એક સર્કિટ અને અવરોધ હતો અને સર્કિટની વચ્ચે ફ્લક્સ બદલાઈ રહ્યું હતું અને અમે એક બાજુ એક વોલ્ટમીટર જોડ્યું હતું અને એક બીજી બાજુ અને આપણે જુદા જુદા વોલ્ટેજ મેળવ્યા છે અમે ક્ષેત્રની નોન કન્ઝર્વેટિવનેસ પ્રકૃતિ બતાવી છે અને તે ચોક્કસપણે તમને બતાવે છે કે આ પ્રોબ્લેમ શું સોલ્વ છે કે જો સર્કિટમાં જ્યાં ચાર જુદા જુદા અવરોધ હોય અને ત્યાં સોલેનોઇડ હોય જે ફ્લક્સ પરિવર્તનનું સર્જન કરે છે તો પછી એક તરફ વોલ્ટેજ 6 વોલ્ટ આવે છે અને બીજી બાજુ 14 વોલ્ટ આવે છે તમે તેને 20 14 ની મદદથી સોલ્વ શકો છો પરંતુ ખરેખર જો તમે બીજો સર્કિટ જોશો તો તે ચોક્કસ છે આ હું અહીં એક સર્કિટ અને એક અવરોધ માની શકું છું આ ત્રણેય અવરોધ એક સાથે મળીને એક અવરોધ થાય છે અને આપણે અહીં વોલ્ટેજ ની ગણતરી કરી રહ્યા છીએ જે 14 વોલ્ટ બહાર આવે છે તે ફરી ક્ષેત્ર ની બહાર છે તેને વોલ્ટમીટર નો અવરોધ લેવાનું અને પછી R અનંત તરફ ની મર્યાદા લેવાની ખૂબ જ સંપૂર્ણ કામગીરી કરી અને I2 એ 0 તરફ વલણ આપતો હતો તેમ છતાં I2R ને 6 વોલ્ટમાં ફેરવે છે કોઈપણ તેને સીધી જોઈ શકે છે જો આપણે R ને અનંત માન્યું તો શરૂઆતથી જ આપણી પાસે 1 અહીં 2 અહીં 3 અને અહીં 4 છે હવે જો મેં આ વોલ્ટમીટર લીધું છે અને R શરૂઆતથી જ અનંત બન્યું તો આ લૂપ માં પ્રવાહ I2 એમ્પીયર છે અને જો હું આ પાથની આસપાસ જઉં તો તમે જોઈ શકો છો કે અહીં વોલ્ટેજ ડ્રોપ છે કારણ કે પ્રવાહ 6VVR0 હશે કારણ કે અહીં કોઈ EMF ઉત્પન્ન થતું નથી અને આ આપણને VR 6V આપે છે જો હું એ જ વિશ્લેષણ સાથે બીજી બાજુ લૂપની આસપાસ જઈશ તો આપણને VR 14V મળશે જે જવાબ છે પરંતુ અગાઉ પ્રાપ્ત કરેલ ઉકેલ તમને યોગ્ય મર્યાદામાં બતાવ્યા કારણ કે આને સોલ્વ કરતી વખતે તમને પ્રશ્નો હોઈ શકે છે તમે શું જાણો છો ત્યાં વોલ્ટમીટર દ્વારા કેટલાક લીકી પ્રવાહ હોઈ શકે છે તમે જે વિશ્લેષણ દ્વારા ખૂબ જ કાળજીપૂર્વક તમને બતાવ્યું હતું કે મેં વોલ્ટેમીટરનો અવરોધ R લીધો છે અને જેમ R અનંત તરફ જાય છે I2 0 પર પહોંચી ગયો પણ તેનું ઉત્પાદન તેના મૂલ્યમાં ફેરવાય છે જેને આપણે માપીએ છીએ તેથી ત્રીજી પ્રોબ્લેમમાં z અક્ષ સાથે આગળ ફરતા ચાર્જ પાર્ટિકલ છે પોઝિટિવ z અક્ષ અચળ ગતિ v સાથે તે ઉદ્દગમ માંથી પસાર થાય છે તેથી આ ચાર્જ પાર્ટિકલ છે તે પોઝિટિવ દિશામાં આગળ વધી રહ્યો છે તો ચાલો આ ઉદ્દગમ છે કોઈપણ સમયે તે છે અને આપણે ઉદ્દગમમાં ડિસ્પ્લેસમેન્ટ પ્રવાહ ઘનતા શોધવા માંગીએ છીએ તેથી જ્યારે આ ચાર્જ આગળ વધશે ત્યારે વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન થાય છે કારણ કે આ ચાર્જ બદલાશે તેથી વિદ્યુતક્ષેત્રમાં તે ફેરફાર ચુંબકીય ક્ષેત્ર ને પ્રેરિત કરશે અને ચુંબકીય ક્ષેત્ર માટે જવાબદાર પરિબળ ડિસ્પ્લેસમેન્ટ પ્રવાહ છે તેથી ડિસ્પ્લેસમેન્ટ પ્રવાહ શોધવા માટે ચાલો માની લઈએ કે કોઈપણ સમયે પાર્ટિકલ r પર હોય છે જે t નું ફંકશન r છે કારણ કે પાર્ટિકલ તેથી આગળ વધી રહ્યું છે પછી આ ચાર્જ ને લીધે વિદ્યુતક્ષેત્ર E 14π0 qr2 z છે q ચાર્જ છે અને તેનો વેગ v છે અને ક્ષેત્ર આ પોઝિટિવ ચાર્જ છે qr2 z તેથી આ ચાર્જ દ્વારા ઉત્પાદિત ક્ષેત્ર નેગેટિવ દિશામાં હશે તો ચાલો અહીં સાઇન મૂકીએ તેથી આ ચાર્જ દ્વારા ઉત્પાદિત આ વિદ્યુતક્ષેત્ર છે જ્યાં આ ચાર્જ આગળ વધી રહ્યો છે તેથી r અમને આપવામાં આવે છે કે તે અચળ વેગમાં આગળ વધી રહ્યું છે તે r પરિવર્તનનો દર v છે હવે આપણે આ સમીકરણને સોલ્વ કરી શકીએ તેથી rvtc હશે પરંતુ આપણને કહેવામાં આવે છે કે તે આપવામાં આવ્યું છે કે t0સમય પર ચાર્જ ઉદ્દગમ માંથી પસાર થાય છે તેથી t0 છે r0 છે તેથી તે મને c0 આપે છે drtdtvrtvtc At to rt0c0 So rtvt તેથી વિદ્યુતક્ષેત્ર ખરેખર Et 14π0 qv2t2 z છે હવે ડિસ્પ્લેસમેન્ટ પ્રવાહ ઘનતા JD 0dEtdt દ્વારા આપવામાં આવે છે તેથી તે મને JD0 14π0 qv2 ddt1t2z આપે છે તેથી આપણે મેળવીએ છીએ તમે તેને તારવો છો અને આપણને પોઝિટિવ z દિશામાં JD 12πqv2t3z મળશે 14π0 qv2 ddt1t2z JD 12πqv2t3z નોંધ લો કે આ પ્રોબ્લેમમાં જ્યારે ચાર્જ ઉદ્દગમ તરફ આગળ વધી રહ્યો છે જોકે ક્ષેત્ર નીચે નિર્દેશ કરે છે અને તેમ છતાં આપણી પાસે ડિસ્પ્લેસમેન્ટ પ્રવાહ છે જે પોઝિટિવ z દિશા તરફ નિર્દેશ કરે છે કોઈક રીતે પ્રથમ નજરમાં તે પ્રતિકૂળ લાગે છે પરંતુ હવે જ્યારે તમે સમજો નહીં કે ખરેખર સમયની સાથે ક્ષેત્ર તીવ્રતામાં ઘટી રહ્યું છે વિદ્યુતક્ષેત્ર પરિવર્તનનો દર જે ડિસ્પ્લેસમેન્ટ પ્રવાહથી સંબંધિત છે તેથી તમે જોઈ શકો છો કે ડિસ્પ્લેસમેન્ટ પ્રવાહ પોઝિટિવ z દિશામાં હોવો જોઈએ ચોથી પ્રોબ્લેમ આપણે ચાર્જ પાર્ટિકલ ને લીધે ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરવી પડશે જે પ્રોબ્લેમ 3 માં વર્ણવવામાં આવી છે અને અમે આ ચુંબકીય ક્ષેત્રને x y સમતલમાં ઉદ્દગમથી r અંતર પર શોધવા માગીએ છીએ હવે એક રીત છે બાયો સાવર્ટ નિયમનો ઉપયોગ કરીને આ પ્રોબ્લેમને સોલ્વ કરવાનો વિચાર કરો જે ચાર્જ આગળ વધે છે તેથી તેને પ્રવાહ તરીકે ગણવામાં આવે છે પરંતુ આ પ્રોબ્લેમ ની આ રીત નથી કારણ કે મૂવિંગ ચાર્જ સ્થિર પ્રવાહ પેદા કરી શકતો નથી જ્યારે બાયો સાવર્ટ નિયમ સ્થિર પ્રવાહ માટે વપરાય છે તેથી આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આપણે ઉદ્દગમથી r અંતરે બદલાતા વિદ્યુતક્ષેત્રને કારણે ગણતરી કરવા પ્રવાહ ઘનતા ડિસ્પ્લેસમેન્ટ પ્રવાહ ઘનતા ની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે તેથી આપણે જાણીએ છીએ કે B00E∂t છે ત્યાં j કન્ડક્શન પણ છે પરંતુ અહીં કોઈ કન્ડક્શન પ્રવાહો નથી તેથી જ તેને અવગણવામાં આવે છે તો ચાલો પ્રોબ્લેમ જોઈએ તેથી અહીં ચાર્જ ઉપર તરફ આગળ વધવાનો છે આ x y સમતલ છે અને અહીં તે બિંદુ છે જ્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવા માંગીએ છીએ આ R છે તેથી આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આપણે શું કરી શકીએ છીએ આપણે આ પાથ દ્વારા બંધાયેલ વિદ્યુતક્ષેત્ર માં પરિવર્તન ની ગણતરી કરી શકીએ છીએ તેથી ચાલો આપણે બંને બાજુ સપાટી ઉપર ઇન્ટિગ્રેટ કરીએ સ્ટોકના પ્રમેય માંથી આ વસ્તુને આ સપાટીને બંધાયેલ પાથ સાથે B dl ની જેમ લખી શકાય છે તેથી આપણે આ વસ્તુને આ સપાટી ઉપર ddt જેવી લખી શકીએ છીએ પરંતુ અહીં નોંધ લો કે કારણ કે હું પાથ પર કાઉન્ટર ક્લોકવાઇઝ સાથે જાઉં છું તેથી આ da ની દિશા ઉપરની તરફ છે જેમ તમે અહીં જોઈ શકો છો અને હું અહીં કુલ ડેરિવેટિવ નો ઉપયોગ કરી રહ્યો છું કારણ કે આ વસ્તુ હવે ફક્ત t નું ફંકશન છે હવે આપણે ગણતરી કરવી પડશે હવે આપણે જોઈ શકીએ છીએ કે આ ફ્લક્સ ખરેખર આ સપાટીથી બંધાયેલ છે da⏟ E તો ચાલો પહેલા આ ફ્લક્સ ની ગણતરી કરીએ તેથી વિદ્યુતક્ષેત્ર ને કારણે ફ્લક્સ E E da છે હવે E વિદ્યુતક્ષેત્ર એ બિંદુએ આ તે સપાટી છે જેના પર આપણે ઇલેક્ટ્રિક ફ્લક્સ શોધીશું તેથી આ ઉદ્દગમ છે થોડા બિંદુ લો અથવા ચાલો આપણે સર્ક્યુલર સ્ટ્રીપ લઈએ તેથી આ કોઈ બિંદુ s પર વિદ્યુતક્ષેત્ર છે અને આ બિંદુ ચાર્જ છે તેથી ઉદ્દગમથી આ બિંદુ ચાર્જ નું અંતર vt છે કારણ કે તે અચળ વેગ v સાથે આગળ વધી રહ્યું છે જે આપણે છેલ્લી પ્રોબ્લેમમાં જોયું છે તેથી આ અંતર s2v2t2 હશે હવે આ સમયે વિદ્યુતક્ષેત્ર E 14π0 q ks2v2t2 થશે તેથી જે s2v2t2 છે અને તે અમુક દિશામાં છે ચાલો આ દિશા k છે હવે ફ્લક્સ ની ગણતરી કરવા માટે ફક્ત આ ઘટક જોઈએ છે તમે આ ઘટક માં રુચિ નથી સંદર્ભ લો 2856 da E 14π0 q ks2v2t2 હવે આ ઘટક ની ગણતરી કરવા માટે તો ચાલો આ કોણ કહીએ હવે તમે જુઓ છો કે આ કોણ આ કોણ સમાન છે તો ચાલો આ ઘટકને Ecomp કહીએ તેથી આ Ecomp Ecosθ હશે જ્યારે તમે અહીંથી જોઈ શકો છો cosθ vts2v2t2 છે Ecomp Ecosθ cosθ vts2v2t2 Ecomp 14π0 qvts2v2t232z તેથી Ecomp 14π0 qvts2v2t232z છે અને તમે જુઓ છો કે આ ઘટક z દિશાની વિરુદ્ધ દિશામાં છે તેથી અહીં આપણે બાદબાકી ચિન્હ સાથે z મૂકી શકીએ છીએ da q2ϵ0vtR2v2t232 1 હવે 0RE 2πsdss2v2t232 હશે આ da આપણે આ નાના ભાગ પર ઇન્ટીગ્રેશન કરી શકીએ છીએ જેને આપણે da2sds જેવા લખી શકીએ છીએ તેથી ઇન્ટીગ્રેશન q આપે છે અહીં આ 2 કેન્સલ કરો તેથી 0RE sdss2v2t232 છે આ ઇન્ટીગ્રેશન સ્ટ્રેટફોરવર્ડ છે અને હું પરિણામ અહીં લખી રહ્યો છું અને આ ઇન્ટીગ્રેશન ખરેખર 0 થી R થાય છે તે0RE da q2ϵ0vtR2v2t232 1 છે તેથી હવે આપણને ફ્લક્સ મળ્યું છે તો ચાલો સમયને ધ્યાનમાં રાખીને ફ્લક્સ માં પરિવર્તન ની ગણતરી કરીએ તેથી ddtE da qv20R2R2v2t232 હવે યાદ કરો કે આપણી પાસે B dl 00 qv20R2R2v2t232 છે da qv20R2R2v2t232 B dl 00 qv20R2R2v2t232 2πRB 0qvR22R2v2t232 B 1202π qvR2R2v2t232 તેથી આ આને કેન્સલ કરે છે અને આ પાથ સાથે ઇન્ટીગ્રેશન જે ચાર્જ પાર્ટિકલ છે કારણ કે B બધા બિંદુઓ પર સમાન છે તેથી આપણે આ લખી શકીએ કે આ 2πRB 0qvR22R2v2t232છે અને તેથી B 1202π qvR2R2v2t232 બહાર નીકળે છે હવે દિશા એ આ છે તેથી ચુંબકીય ક્ષેત્ર દિશામાં બને છે આ ખરેખર4 હોવું જોઈએ તેથી મને જોવા દો આપણે અહીં આ 2 રાખવી જોઈએ આ ત્યાં આગળ વધશે અને હવે તે બનશે અંતિમ પરિણામ 04π સાથે આવશે તેથી સાચો વિકલ્પ D છે